ક્વોન્ટમ મિકેનિક્સમાં તમે અત્યાર સુધી જે શીખ્યા છો તે છે ક્વોન્ટમ મિકેનિક્સ પ્રત્યે હાઈઝનબર્ગનો અભિગમ છે જેમાં ડાઈનેમીકલ ક્વોન્ટીટી ને રજૂ કરવા માટે આવશ્યક મેટ્રાઈસ સામેલ છે વળી મોશનનું સમીકરણ જે ક્લાસિકલ સમીકરણ જેટલું હતું અને ક્વોન્ટમ શરતને xp pxiI જે આઈડેન્ટીટી મેટ્રિકસ તરીકે રજૂ કરવામાં આવી હતી મેં એક અન્ય અભિગમ પણ શીખ્યા છે જે શ્રોડિંજર Schrödinger સમીકરણનો અભિગમ છે જે હાઇસેનબર્ગના અભિગમથી ખૂબ જ અલગ છે અને આ અભિગમમાં જે થાય છે તે પાર્ટીકલની સાથે એક વેવ ફંક્શન ψ ધરાવે છે જે નંબર 2 ત્યાં એક વેવનું સમીકરણ છે જે શ્રોડિંજરનાSchrödinger સમીકરણ તરીકે ઓળખાય છે અને બાઉંડ્રી કંડીશન દ્વારા નિર્ધારિત 3 આઇગન એનર્જી માટેની વેલ્યુ આપે છે તેથી આ બે ખૂબ જ જુદા જુદા અભિગમો છે પરંતુ તમે જે શીખ્યા તે એ છે કે સિમ્પલ હાર્મોનીક ઓસ્સિલેશન માટે બંને સમાન જવાબો આપે છે શું તે માત્ર એક જ સંયોગ છે કે બંને એક સરખા જવાબ આપે છે અથવા આની પાછળ કોઈ ઉંડો અર્થ જોડાયેલ છે તો આ 2 અભિગમો સમાન છે જે તેઓને ફક્ત એક અલગ રીતે રજૂ કરવામાં આવે છે તો હવે પછીનાં વ્યાખ્યાનમા આપણે શું કરવા જઈ રહ્યા છીએ તો જાણવા મળ્યું છે કે ક્વોન્ટમ મિકેનિક્સ પ્રત્યે હાઈઝનબર્ગનો અભિગમ અને ક્વોન્ટમ મિકેનિક્સ પ્રત્યે શ્રોડિંજરનોSchrödinger અભિગમ એક જ છે પરંતુ શ્રોડિંજરનાSchrödinger અભિગમમાં ક્વોંટીટીને કેવી રીતે રજૂ કરવામાં આવે છે તે વિશે પણ શીખવશે ઉદાહરણ તરીકે આપણે મોમેન્ટમ અને તે માટેના ઓપરેટરોને લખીશું અને તે બધાને થોડીક ગાણિતિક પ્રક્રિયા કરીશુ છે જે હું આ વ્યાખ્યાનમાં કરવા જઇ રહ્યો છું તો આ વ્યાખ્યા શ્રોડિંજર Schrödingerસમીકરણના ઉકેલોએ કેટલાક મેથેમેટીકલ પાસાઓને બધિત છે તેથી પ્રથમ તે વિશે હું વાત કરવા માંગુ છું તે છે કે તરંગ વિધેય માટે તે ઓર્થો નોર્માલીટી ફંક્શન હોવા જોઈએ અને આ નોર્માલીટી એ એવો ગુણધર્મ છે જેમા આપણે પ્રથમ ઓર્થો એટલે કે તેને પરપેન્ડીક્યુલર રાખ્યો છે તેથી આ પ્રથમ હું ઓર્થો વર્તણૂક અથવા તો બે વેવ ફંક્શનના પરપેન્ડીક્યુલર વર્તન વિશે વાત કરીશ તેથી તેનો અર્થ શું છે તે હવે આપણે જોઈએ જો ત્યાં કોઈ તરંગ વિધેય m હોય અને હું મારી જાતને 1 ડાઈમેન્શન સુધી મર્યાદિત કરુ છુ હવે વિચાર એ છે કે તમને 1 ડાઈમેન્શનની વિભાવનાઓ આપવી સરળ બને છે mxn સમીકરણ મળે છે જ્યાં m અને n એ બે ઈન્ટીગ્રેટેડ એનર્જી સ્તર માટે 2 ઈન્ડાઈસીસ છે જો m ≠ n હોય તો તે શુન્ય બરાબર થશે જેને હું વેવ ફંક્શનની ઓર્થોગોનલઓર્થોગોનલ લાક્ષણિકતા કહીશ હવે જ્યારે m n હોય ત્યારે શું થાય તે સમજાવવા જઇ રહ્યો છું અહી કેટલી અમાઉન્ટમાં આ એનર્જી થશે એ છે કે જો mth લેવલને લગતી એનર્જી લેવલએ nth લેવલ સાથે સંકળાયેલી એનર્જી બરાબર થતી નથી જે આ વેવ ફંક્શનની ઓર્થોગોનલઓર્થોગોનલ લાક્ષણિકતા છે જે વિધાન અહી સંતુષ્ટ થશે નોર્મલનો અર્થ અહી એ છે કે સમાન n માટે nxndx સમીકરણ છે જે ∞∞ψ2dx જે 1 ની સમાન છે આપણે અહી આગળ કોંસ્ટન્ટ કોએફીશીઅન્ટ પસંદ કરીએ અને તે 1 થી ઈન્ટીગ્રેટેડ થયેલ છે જેને આખા અવકાશમાં ∞ થી ∞ સુધી ઈન્ટીગ્રેશન કરવામાં આવે છે એ જ રીતે ઓર્થોગોનલ વર્તનમાં પણ ∞ થી ∞ લીમીટ છે તેથી નોર્મલ ભાગ હું અમલમાં અહી લાવીશ જે રીતે મેં ઉપર સમજાવ્યું છે તે મુજબ ઓર્થોગોનિલિટી એ આ વેવ ફંક્શન માટેનો ઓર્થોગોનલ અર્થ થાય છે તો ચાલો તે સાબિત કરીએ અને આ સાબિત કરવા માટે શ્રોડિંજરના Schrödinger સમીકરણો 22md2mdx2VxmEmલઈએ જો હું તેને કોમ્પ્લેક્સ કોંજ્યુગેટ લઈશ તો બધી જ રીઅલ ક્વોન્ટીટી 22md2m dx2V એ mx ને સમાન રહે છે અને E એ m ને વાસ્તવિક રહે છે તો હવે માત્ર હુ mમાટે શ્રોડિંજર Schrödinger સમીકરણ લખુ તો તે કોમ્પ્લેક્સ કોંજ્યુગેટ તેમજ વેવ ફંક્શન પોતે જ છે તેવું આપણે કહી શકીએ છીએ તો ચાલો આપણે તેને સાબિત કરીએ જો EmEn હોય તો ∞mx mxdx0 છે જે આપણે સાબિત કરી શકીએ છીએ હવે જો નવમા સ્તર માટેનું સમીકરણ લખીશું જે 22md2ndx2VxnEnn છે જેને m દ્વારા ડાબી બાજુ થી dx આગળ સંકલન કરી અને ગુણાકાર કરો તેથી કે આ સમીકરણ 22m ∞md2ndx2dx ∞mVxndxEn ∞mxndx તરીકે લખી શકાય છે જેનુ ∞ થી લીમીટ પર ઈન્ટીગ્રેશન કરેલ છે જેને આપણે સમીકરણ નંબર ૧ કહીએ હવે જો હું આ શબ્દ પ્રથમ પદને સરળ બનાવું તો તે 22m ∞ddxψmdndxdx22m ∞dmdxdndxdx તરીકે લખી શકાય અહી પ્રથમ પદનું સંપૂર્ણ રીતે ઈન્ટીગ્રેશન થઈ શકે છે અને તેથી આ ઈન્ટીગ્રેશન પછી શ્રોડિંજરSchrödingerસમીકરણને 22m ∞dmdxdndxdx ∞mVxndx En ∞mndx રીતે લખી શકાય છે તો જે મે અગાઉ લખેલુ હતુ તે હવે હું m માટે 22md2mdx2VxmEmm સમીકરણ લખું છું તેને જમણી બાજુથી nx ને મલ્ટીપ્લીકેશન કરી અને ∞ થી લીમીટએ dx પર થી ઈન્ટીગ્રેશન કરવાનું છે જેથી હવે આ સમીકરણ 22m ∞d2mxdx2nxdx ∞mxVxnxdx Em ∞mxndx થશે હવે અગાઉ મે જેમ કર્યુ હતુ તે જ યુક્તિ દ્વારા તેને ફરીથી બતાવી શકું છું અને આ ટર્મ 22m ∞dmdxdndxdx ની બરાબર છે આ જ રીતે તમે dy dx બહાર કાઢી અને પછી વિસ્તૃત કરો તેથી મને આ 2 સમીકરણો મળે છે હું જો સમીકરણ 1 આપણે યાદ કરીએ જે મેં ટોચ પર લખ્યું છે અને સમીકરણ નંબર 2 છે તેથી મારી પાસે 22m ∞dmdxdndxdx ∞mVxndxEn ∞mndx મળે છે જે આ મારું સમીકરણ નંબર 1 છે અને સમીકરણ નંબર 2 22m ∞dmdxdndxdx ∞mVxndxEm ∞mx ટોચ પર સ્ટાર હોવો જોઈએ જ્યાં d x ndx છે આ થશે સમીકરણ નંબર ૨ છે હવે જો સમીકરણ ૧ માંથી સમીકરણ ૨ બાદ કરીએ ત્યારે તમે નોંધ્યુ હશે કે પહેલું રદ થયું છે તેથી બીજુ ટર્મ રહે છે અને બાકી રહેતુ ડાબી બાજુનુ પદ શુન્ય થશે જે ∞mndx ની બરાબર છે અને હવે તમે લખી શકો છો કે જો EmEn હોય જે સૂચિત કરે છે En Em≠0 થાય તેનો તુરંત અર્થ થાય છે તેથી તમે વેવ ફંક્શનની ઓર્થોગોનાલીટીની પ્રથમ લાક્ષણિકતાને સાબિત કરો છો જેની આપણને પાછ્ળ થી જરૂર પડશે અને શ્રોડિંજર Schrödinger સમીકરણના કિસ્સામાં આ હંમેશાં સાચી સાબિત થવાની છે કારણ કે આપણે ફક્ત શ્રોડિંજર Schrödinger સમીકરણના ઉકેલોની જરૂર નથી જે આઇગન ફંક્શન કે જેનુ આઈગન વેલ્યુ અલગ છે કે જે ઓર્થોગોનલ છે સમીકરણ નંબર 2 ની લાક્ષણિકતા કે જે આપણે લાગુ કરવા જઈ રહ્યા છીએ તે છે નોર્માલીટી અને પછી આનું મહત્વ હશે જ્યારે હું નોર્માલીટીના અર્થઘટન પર ચર્ચા કરીશ તેથી આપણે પહેલે થી જ જોયુ હતું તેમ EmEn માટે mndx0 છે અને આપણે સમાન ઈન્ડેક્સના મોડના સ્ક્વેર dx માટે તે એક બરાબર છે તેવું કહ્યુ હતુ માની લો કે તે એક નથી તો ચાલો માની એ કે ∞∞n2dx છે જ્યા n2dx જે અમુક સંખ્યા C બરાબર છે હું હંમેશાં એક નવું પદ n વ્યાખ્યાયિત કરી શકું જે જૂના પદની બરાબર છે ચાલો તો હવે હું આ જૂનું પદ nxC લખું અહી નોર્માલીટીની આ સ્થિતિ લાગુ કરવામાં આવશે કારણ કે હું હંમેશાં ડીફરન્શીયેશન સમીકરણને કોન્સ્ટન્ટ દ્વાર ગુણી શકું છું તેથી તેની હું તેની નવી વ્યાખ્યા આપી શકુ છુ તેથી સામાન્ય રીતે mxnxdxmn સમીકરણ લખુ છુ જ્યાં mn એ ક્રોનેકર ડેલ્ટા છે તો હું એક બાજુ પર માત્ર mn0 લખીશ કે જો m≠n હોય તો અને જો mn હોય તો તે એક બરાબર હોય તેથી આપણી પાસે એક ઓર્થોગોનાલીટીની લાક્ષણિકતા વિશે ચર્ચા કરી હવે નંબર 2 કે જે વેવ ફંક્શન છે જેના પર નોર્માલીટી લાગુ કરવા જઈ રહ્યા છીએ અને ત્રીજું જે આપણા માટે ફરીથી આવશ્યક છે તે વેવ ફંક્શનની પૂર્ણતા હવે આ એક ત્રીજી લાક્ષણિકતા છે અને તે જ્યારે હું શ્રોડિંજરનુંSchrödinger સમીકરણ 22md2ndx2VxnEnnલખું છું ત્યારે n જુથ મળે છે જ્યાં n એ 1 થી ∞ સુધી બધી જ જગ્યાએ ચાલે છે જેને હું અહી સાબિત કરી રહ્યો નથી તેથી તમે તેને ધારી શકો છો તેનો અર્થ એ છે કે કોઈપણ પૂર્ણ ફંક્શન એ કોઈપણ સમાન ફંક્શન ને સમાન રીતે સંતોષે છે અને જે સમાન સીમાની શરત પર ભાર મૂકે છે nસેટની દ્રષ્ટિએ તેને વિસ્તૃત કરી શકાય છે જ્યા n એ fx∑Cnn ફંક્શન છે જો તમે તમારા ગણિતમાંથી આ યાદ કરો તો તે ફ્યુરિયર સીરીઝની સમાન છે જ્યાં આપણે ધારીએ છીએ અને તમે આ પદ અગાઉ પણ સાંભળ્યું હશે કે sin ફંક્શન cosine ફંક્શન અને એક્સપોનેંશીઅલ વિધેય જે બધા સાથે મળીને એક પીરીઓડીક ફંક્શનનો સમૂહ બનાવે છે તેથી અહીં પીરીઓડીસીટી વિધેય માટેની આ બાઉન્ડ્રી કંડીશન છે જે અહીં બાઉન્ડ્રી કન્ડીશનને સંતોષ છે તે n દ્વારા સંતુષ્ટ થાય છે તો ચાલો આપણે એક ઉદાહરણ લઈએ જેમા પાર્ટીકલ એ બોક્સમાં રહેલો છે હવે જો આપણે બોક્સમાં રહેલા પાર્ટીકલને યાદ કરીએ તો તમને તરત જ વેવ ફંક્શન યાદ આવે છે જે આ બીજા વિધેય જેવુ છે અને ત્રીજા વિધેય જેવું જ છે અને આ રીતે આગળ આપણે લખી શકીએ છીએ હવે આપણે માની લઈએ કે આ એક સંપૂર્ણ સેટ બનાવે છે અને તેથી કોઈપણ ફંક્શન કેટલાક આર્બીટરી ફંક્શન કે જેમા બાઉન્ડ્રી x 0 અને x L પર દુર થઈ જાય છે જેમાં ∑f ને fx ∞Cn દ્વારા પણ લખી શકાય છે જેને આપણે કહીએ છીએ આ તરંગ વિધેયએ આ nπLx વિધેય છે કારણ કે આ બાઉન્ડ્રી કન્ડીશનને સંતોષે છે અને Cn નક્કી કરી શકાય છે તેથી આનો અર્થ એ કે આ એક સંપૂર્ણ સેટ બનાવે છે હવે તે એવું છે જેમ મેં કહ્યું હતું કે વેવ ફંક્શનને નોર્મલાઈઝ બનાવવાનું છે વળી sin nx નોર્મલાઈઝ નથી તો ચાલો જોઈએ કે આનું ઈન્ટીગ્રેશન શું છે જો હું 0 થી L અવધી દ્વારા nπLx dx ને સંકલીત કરું તો તે L2 હશે અને તેથી તેને નોર્મલાઈઝબનાવવા માટે મારે લખવું પડશે તેથી બોક્સમાં રહેલા કણ માટે નોર્મલાઈઝ વેવ ફંક્શન sinnπxLL2 હશે જે 2LsinnπxL છે અને ઓર્થો નોર્માલીટી ∞2LsinmπxLsinnπxLdxmn છે તેથી જ્યારે m n છે ત્યારે તે 1 છે અને જ્યારે m ≠ n છે ત્યારે તે 0 થશે જે તમે તમારી જાતે ચકાસી શકો છો અને સમાન બાઉંડ્રી કન્ડીશનને સંતોષવા માટે તે અસર કરે છે જે Cn ગણી નોર્મલાઈઝ વેવ ફંક્શન લખી શકાય છે તો ચાલો હું આને n તરીકે લખુ છુ જ્યાં n2LsinnπxL છે તો હવે Cn કેવી રીતે નક્કી કરી શકીએ તો હું f ને m દ્વારા ∞ થી અવધી સુધી ગુણાકાર કરીશ જે આ કિસ્સામાં 0 થી L બને છે જે nCn ∞mxndx ની બરાબર છે અને તેનુ ઓર્થો નોર્મલ સમીકરણ nCnmn બને છે જે બરાબર Cm બરાબર થાય છે તેથી આપણે Cm પણ શોધ્યુ Cn એ કંઈ નથી પરંતુ ∞fxndx છે હવે હું એક અલગ સ્વરૂપમાં આ પુર્તતા લખવા જઇ રહ્યો છું અને તે પછીથી ઉપયોગી છે ડીરાક ડેલ્ટા ફંક્શનની દ્રષ્ટિએ પુર્તતા લખીશ તેથી આપણે હમણાં જ કહ્યું છે કે fxnCnn છે જ્યાં Cn ∞f થાય છે અને હવે હુ fxnxdx લખીશ કારણ કે xએ નક્લી વેરીએબલ x છે જેનો હુ પહેલા ઉપયોગ કરી ગયો છું તેથી હું ફરીથી તેનો ઉપયોગ કરવા માંગતો નથી અને પછી મારી પાસે xnCnn ∞xnxdxn fછે હવે હું ટર્મને ફરીથી ગોઠવુ છું જેને ∞dxfx તરીકે લખી શકું છું પછી સરવાળો અંદર લઈશ કારણ કે તે ફક્ત n અને nnxn તરીકે વર્તે છે અને તે જ આપણને પૂર્ણતા આપે છે હવે આપણે fx ∞dxfxδx x ને પણ આપણે જાણીએ છીએ જે આ બે વસ્તુઓ સાથે મળીને nnxnxδx x કહે છે જેને હું સૂચકઅંકો nnxnx એ એક છે અને તે ડેલ્ટા ફંક્શન અહી લખી શકું છું જો હું X અને x ઈન્ડાઈસીસ બદલીશ તો કશો વાંધો નથી તેથી સંપૂર્ણતા વ્યક્ત કરવાની આ બીજી રીત છે તો હવે હુ આ વ્યાખ્યાનને ગણિતના પરિચય સાથે નંબર 1 સમીકરણ લખીને સમાપ્ત કરુ છું n એ એક ઓર્થોનોર્મલ વિધેયનું જુથ છે અને તેનો અર્થ ∞mxnxmn થાય છે અને અન્ય ગુણધર્મ કે જે n છે જેનુ નોર્મલાઈઝડ સ્વરુપ સંપૂર્ણ સેટ બનાવે છે અને તેનો અર્થ છે∑nxnxδx x હવે પછીનાં વ્યાખ્યાનમાં હું આ ગુણધર્મોનો ઉપયોગ કરી હાઈઝનબર્ગ અને શ્રોડિંજરનાSchrödinger ક્વોન્ટમ મિકેનિક્સના અભિગમની સમાનતા બાબતે ચર્ચા કરીશ